હવે પાછળથી રસપ્રદ ઇનપુટ પર આપણે પાછળથી જોશું કે તે શા માટે રસપ્રદ છે અને ખરેખર હું અહીં ઇચ્છિત હોઈ શકું છું તેથી V p cos ω t ϕ પછી ફરીથી મને V c મળે છે પરંતુ ખરેખર હું સર્કિટમાં પણ અન્ય કોઈ ચલ શોધી શકું છું હું હંમેશા આ ખૂબ જ સરળ સર્કિટનો ઉપયોગ ઉદાહરણ તરીકે કરીશ કારણ કે આપણે બીજગણિતને ઇચ્છાથી વધારે કરવા માંગતા નથી હું જે કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તે પરંતુ આ પ્રક્રિયામાં અન્ય વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકાય છે જેમકે એક્સ્પોનેંસિયલ માટે પ્રથમ ઓર્ડર અને પ્રારંભિક પરિસ્થિતિઓ સાથે અચળ માં હેરફેર કરીને અને તેજ રીતે આગળનો જવાબ મેળવવા માટે સમર્થ થશે તો હવે આ કિસ્સામાં તમે શું માનો છો જે આનો ઉપાય છે ફરીથી હું ક v c ઓફ t ઇચ્છું છું Vc ઓફ t તે સંભવત વધારે ભાગ ધરાવે છે તમને તેમાં શું લાગે છે કે તેમાં થોડો નેચરલ રિસ્પોન્સ પણ છે અને પછી ફોર્સ રિસ્પોન્સ ફોર્સ રિસ્પોન્સ શું છે તે કંઈપણ હોઈ શકે છે કારણ કે મારો મતલબ છે કે જો તમે કોસનું વિકલન કરો છો તો તમને સાઈન મળે છે અને જો તમે સાઈનનું વિકલન કરો છો તો તમને કોસ મળે છે મને આ પ્રકારના સંતુલિત કાર્ય વિશે વિચારવા દો જો તમારી પાસે આ બાજુ cos ω t ϕ હોય તો તમારે રદ કરવું જોઈએ પરંતુ પછી V c આપણે માત્ર cos ω ϕ કરી શકતા નથી કારણ કે જ્યારે તમે તેને વિકલીત કરો છો ત્યારે તમને સાઇન મળે છે તેથી તમે અપેક્ષા કરો છો કે તે આનું સામાન્ય સ્વરૂપ છે આ લખવાની ઘણી રીતો છે હું ત્યાં કોઈ અન્ય ખૂણો થીટા મૂકી શકું છું અને પછી તેને પણ રદ કરવાનો પ્રયાસ કરુ છું અને α cos ω t ϕ β sine ω t ϕ હું આ રીતે લખીશ તેથી સ્પષ્ટ રીતે જો હું આનું વિકલન કરું તો મને મળશે તેથી હવે તમે તેને ત્યાં મૂકી શકો છો અને તમારી પાસે બે કોંસ્ટંટ α અને β છે તેથી તમારે સાઇનને સંતુલિત કરવું પડશે અને તમારી પાસે કો સાઇન હશે તેથી તેમાંથી તમને આ બે કોંસ્ટંટ મળે છે સાઈન સાથે આપણે ક્યારેય કોસાઈનનું સંતુલન કરી શકતા નથી જે શક્ય નથી તેથી હું કોસ ના પદ બહાર લઉં અને સાઇનના પદને બહાર લઈ જઈશ અને તમે ચોક્કસપણે સ્ટોપ મેળવી શકો છો આ તમને ફક્ત ફોર્સ રિસ્પોન્સ આપશે સામાન્ય સ્ટોપ પર નેચરલ રિસ્પોન્સ પણ મળશે કૃપા કરીને નેચરલ રિસ્પોન્સ સહિત સંપૂર્ણ રિસ્પોન્સ મેળવો આપણે તેમાં એક અલગ પાઠ લેશું જેમાં હું સમીકરણ બતાવીસ અને તમારા જવાબની તુલના કરીશ તેથી આ કરવાની આ એક રીત છે તમે કરી શકો છો તે કરવા માટેની અન્ય કોઈ રીત તમે કરી શકો છો મારો મતલબ કે આપણે જાણીએ છીએ આપણે શું જાણ્યું અત્યાર સુધી બીજી વસ્તુ જે તમે કરી શકો છો તે V p cos ω t 5 છે જે V p બાય 2 એક્સ્પોનેંસિયલ j ω t 5 છે મારો મતલબ એ છે કે આખી વસ્તુ આની સાથે ગુણાકારમાં છે તેથી આપણે પહેલાથી જ એક્સ્પોનેંસિયલ s t નો ઉકેલ જાણીએ છીએ તેથી આ કંઈ નથી પરંતુ ફરીથી મારી પાસે અહીં બીજી પાઇ છે તમે આ જે કરો છો તે એક્સ્પોનેંસિયલ j ϕ એક્સ્પોનેંસિયલ j ω t છે તેથી તે માત્ર એક અન્ય ગુણાકાર પરિબળ છે તેથી હું V p એક્સ્પોનેંસિયલ s t નો ઉકેલ જાણું છું તેથી બધાએ આ s ને j ω દ્વારા બદલવું પડશે અને પછી કે V p ને V p two × એક્સ્પોનેંસિયલ j 5 સાથે અચળ મારે સંતુલન ગોઠવવું પડે બધુ એટલુ જ નથી અહીં બીજો કોઈ અચળ છે તેથી હું આ એક માટે કરું છું અને હું તે એક માટે કરું છું અને તમને ફોર્સ રિસ્પોન્સ મળે તે માટે પરિણામ ઉમેરી શકું છું કૃપા કરીને નેચરલ રિસ્પોન્સ સહિત સંપૂર્ણ રિસ્પોન્સ મેળવો આપણી પાસે આનો એક અલગ પાઠ હશે જેમાં હું તમને તમારા મનમાં રહેલા જવાબોની તુલના કરી શકો તેવા સમીકરણ બતાવીશ તેથી આ કરવા માટેની બે રીત છે પહેલા તમે જાણો છો કે જો તમારી પાસે સાઇનુસોઈડ હોય તો સોલ્યુશન હંમેશા સાઇન અને કોસ નું રેખીય સંયોજન α cos β sine જેને તમે હંમેશા ઉકેલ તરીકે લઈ શકો છો અને પછી તમે તેને વિકલન સમીકરણમાં ઉમેરો અને અંતે અચળ તેથી તમને બે સમીકરણો મળશે એક સાઇનને સંતુલિત કરવાથી અને બીજું કોસાઇનને સંતુલિત કરવાથી વૈકલ્પિક રીતે તમે જટિલ એક્સ્પોનેંસિયલના સંયોજન તરીકે સાઇનસોઇડને વ્યક્ત કરી શકો છો ખૂબ ઉપયોગી કલ્પના ખરેખર જાણો છો કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ નું જીવન જટિલ એક્સ્પોનેંસિયલ વગર અથવા જટિલ બીજગણિત વગર હોય આપણે તે તરફ વધશું તેથી તમારી પાસે હવે એક્સ્પોનેંસિયલ છે જે સરળ છે તમે જાણો છો કે એક્સ્પોનેંસિયલનો સ્ટેડિ સ્ટેટ રિસ્પોન્સ માત્ર અમુક સ્કેલિંગ સાથેનો એક્સ્પોનેંસિયલ છે તેથી તમે તેને એક્સ્પોનેંસિયલ j ω t j ω t માટે કરો અને પરિણામોમાં ઉમેરો જે રીતે હું એક બાબત પર ભાર આપતો નથી તે એ છે કે આપણી પાસે હંમેશા આ સ્ટેડિ સ્ટેટ રિસ્પોન્સ અને નેચરલ રિસ્પોન્સ હોય છે અને આપણે જાણીએ છીએ કે રેખીય સર્કિટ સુપર પોઝિશનનું પાલન કરે છે પરંતુ આ કિસ્સામાં આપણે થોડી સાવચેતી રાખવી પડશે સ્ટડી સ્ટેટ રિસ્પોન્સ પોતે સુપર પોઝિશનને અનુસરે છે એટલે કે જો તમારી પાસે ઇનપુટ x હોય તો તમને સ્ટડી સ્ટેટ રિસ્પોન્સ y ઇનપુટ અને અન્ય કેટલાક સ્ટડી સ્ટેટ રિસ્પોન્સ માટે મળે છે જો આપણી પાસે α x β y હોય તો સ્ટડી સ્ટેટ રિસ્પોન્સ એ સુપર ફોર્સ થશે આ α× પ્રથમ ઉકેલ β × બીજો ઉકેલ હશે નેચરલ રિસ્પોન્સ પણ પ્રારંભિક સ્થિતિ સાથે સ્કેલ કરે છે પરંતુ તમે જે ન કરી શકો તે છે અથવા કેટલીક પ્રારંભિક શરત કે જે તમે એક ઇનપુટ પર લાગુ કરો છો અને અન્ય ઇનપુટ સાથે કુલ પ્રતિભાવ શોધો જો તમે ઉમેરો તો તમને ખોટા પરિણામ મળશે તેથી સ્ટડી સ્ટેટ રિસ્પોન્સ પોતે સુપર પોઝિશનને અનુસરે છે અને નેચરલ રિસ્પોન્સ પોતે જ પ્રારંભિક સ્થિતિ સાથે સ્કેલ કરે છે જે તમે અજમાવીને જોઈ શકો છો તેથી ચાલો જયારે t બરાબર 0 હોય ત્યારે આ સ્ટેપને 5 વોલ્ટ કહીએ અને પછી આ 2 મિલીએમ્પ લો ખાસ બાબતોથી કોઈ ફરક પડતો નથી તેથી હવે પહેલા તમે બધું એકસાથે લેતા કુલ રિસ્પોન્સ મેળવશો પરંતુ થેવેનિન સમકક્ષ વગેરે લેતા પછી તમે આ સુપર પોઝિશન કરવાનો પ્રયાસ કરો આ 5 વોલ્ટ સ્રોત સાથે કુલ પ્રતિભાવ એકલા આ 2 મિલિએમ્પ સ્રોતો સાથે કુલ રિસ્પોન્સ લો અને બંને ને ઉમેરો અને જુઓ કે તમને વાસ્તવિક કુલ રિસ્પોન્સ જેવું જ પરિણામ મળે છે કે નહીં અથવા નહીં તો બરાબર ખોટું પરિણામ શું છે તેથી આ તાલીમ છે વિદ્યાર્થી જ્યારે તમારી પાસે કેપેસિટરની કેટલીક પ્રારંભિક સ્થિતિ હોય ત્યારે બે સ્રોતોમાંથી કુલ રિસ્પોન્સ ને સુપરપોઝ કરવાનો પ્રયાસ કરો તમે ધારો કે તમારી પાસે કેપેસિટર પર કેટલાક V c l 0 છે